એન્ડ ફાયર એરે પરના આજના લેકચરમાં તમારું સ્વાગત છે આપણે છેલ્લા વર્ગમાં યુનિફોર્મ લીનીયર એરેuniform linear arrayનિયમિત રેખીય એરે વિશે ચર્ચા કરી રહ્યા હતા હવે તેમાં બે જાતો છે એક બ્રોડસાઇડ એરે છે જેની આપણે ચર્ચા કરી છે આજે આપણે એન્ડ ફાયર એરે વિશે ચર્ચા કરીશું હવે ભૌતિક રૂપે બ્રોડસાઇડ એરે શું હતું આપણે દરેક વ્યક્તિગત એલીમેન્ટelementsતત્વોને કોઈ ફેઝ શિફ્ટ આપતા ન હતા તેથી જ બ્રોડસાઈડ દિશામાં બધાને રચનાત્મક ખલેલ થતી હતી અને એરે અક્ષની બ્રોડસાઇડ પર મહત્તમ આવી રહ્યું હતું હવે એન્ડ ફાયર તરફ જુઓ ધારો કે આ એરે અક્ષ છે અને મારી પાસે અહીં એલીમેન્ટસelementsતત્વો છે હવે અહીં માની લો કે આને પ્રવાહ આપવામાં આવ્યો છે તેથી દરેકને પ્રવાહ આપવામાં આવેલ છે તો ચાલો કહીએ કે આ બધા પ્રવાહ I છે હવે ક્ષેત્રમાં કોઈપણ બિંદુએ આ I રેડિયેશનradiationવિકિરણ આપણે જાણી શકીએ છીએ કે I×e jK૦rr છે આ પણ ત્યાં હશે હવે તમે જુઓ છો કે હું ઇચ્છું છું કે મહત્તમ રેડિયેશનradiationવિકિરણ આ અક્ષની દિશામાં હોવું જોઈએ તેથી હું કહેવા માંગું છું કે આ ટોચ અહીં અથવા આ બાજુએ હોવું જોઈએ તેથી આ જ્યારે અહીં જાય છે ત્યારે આ અંતરના આધારે તેની પાસે ચોક્કસ ફેઝ સ્પેસ છે ચાલો કહીએ કે આ અંતર r છે તેથી આ પ્રથમને કારણે અહીંનું ક્ષેત્ર શું હશે દૂરનું ક્ષેત્ર Ie jK૦rr જ્યાં K એ કોઈ અચળાંક છે જે 4Π વગેરે હોઈ શકે છે બધું અવલોકન કરવામાં આવશે હવે પછીનું શું હશે આગળનુ એક આ હશે તેથી હવે પછીનુ Ie jK૦r jK૦drd હશે તે જ રીતે બીજા બધામાં -j2K૦ અને -j3K૦ એવી રીતે હશે તેથી તમે જોશો કે આ અને આ વચ્ચેનો તફાવત e jK૦d છે હવે જો આની તુલનામાં ઉત્તેજક કરતી વખતે જો હું પ્રવાહ e jK૦dમાં વધારાનો ફેઝ આપું અહી હું ej2K૦d આપું છુ તેનો અર્થ એ કે હું આની તુલનામાં e jK૦d આપું છુ અને આની તુલનામાં ej2K૦d ej3K૦d વગેરે આપું છુ હવે આ ભાગ રદ થશે તેથી હવે દરેક રચનાત્મકરૂપે ઉમેરવામાં આવશે આ એન્ડ ફાયર એરેનો હેતુ છે તેથી એન્ડ ફાયર એરેમાં પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ જે આપણું બેઝ કન્વેશન u0 હતું જેને આપણે K૦d તરીકે પસંદ કરવું પડશે એનો અર્થ એ કે ઇન્ટર એલીમેન્ટ અંતર કાપવા માટે પ્લેન વેવ દ્વારા પ્રાપ્ત ફેઝ સ્પેસ જેના ઋણને આપણે પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ તરીકે આપી રહ્યા છીએ તેથી હંમેશાં આપણે જાણીએ છીએ કે મેજર લોબ મેક્સિમાmaximaમહત્તમ જે uu૦૦ પર થાય છે આ આપણે એરે ફેક્ટરમાંથી મેળવીએ છીએ તેથી નવું હશે અથવા હું તેને umax કહી શકું છું તેથી umax હવે u0 પર હશે અને જે K૦d છે તેનો અર્થ એ કે આકૃતિ જુઓ તેથી હવે મેઈન લોબ K૦d પર છે તેનો અર્થ એ કે તે વિઝીબલ સ્પેસ સ્પેક્ટ્રમના અંતે છે તમે જોશો કે અડધો લોબ અદ્રશ્ય સ્પેક્ટ્રમમાં છે તો આ એન્ડ ફાયર એરે છે હવે જો હું આને બદલે આ ઇચ્છું છું તો હું તેને વિરુદ્ધ દિશામાં ઇચ્છું છું તેથી મારે તેને બદલવું પડશે જો હું આ u0k0d તરીકે આપીશ તો પછી આ umax અથવા તમે કહી શકો કે બીજો umax2 u0 પર હશે અને તે k0d છે તેથી તેનો અર્થ એ છે કે આ આકૃતિને બદલે મુખ્ય ટોચ જે આ મુખ્ય લોબ ટોચનો અડધો ભાગ હશે તે અહી છેડે હશે આ એન્ડ ફાયર એરેનો ખ્યાલ છે તેથી હવે આપણે શોધી શકીએ છીએ કે આ umax k0d છે આપણું umax શુ હતું તે બીજું કઈ નહિ પરંતુ k0dcos max K૦d એટલે કે હું આ પહેલું લઈ રહ્યો છું પછી હું કહી શકું કે અહીંથી સ્પષ્ટ છે કે cos max 1 છે તેનો અર્થ એ કે max0 છે તેથી Ψ શું છે આ એરે અક્ષ છે તેથી Ψ0 છે તેનો અર્થ એ કે આ સાથે તે Ψ હતું તેથી Ψ0નો અર્થ છે કે તે આ દિશામાં ટોચ પર છે તેથી મેઈન લોબ એરે અક્ષની દિશામાં થાય છે આપણે એરે ફેક્ટર જોઈ શકીએ છીએ હવે તમે જોશો કે મેઈન લોબ એ વિઝીબલ સ્પેસના અંતમાં છે તેથી ત્યાં વધુ શક્યતા છે તમે જોશો કે આ પછીનુ એક ગ્રેટિંગ લોબ છે આ ગ્રેટિંગ લોબ અહીં પ્રવેશી શકે છે કારણ કે આ પહેલેથી જ અંતમાં છે અગાઉના કિસ્સામાં બ્રોડસાઇડ એરે માટે તે વચ્ચે હતું તમે જોશો કે મુખ્ય બીમ વચ્ચે હતી અહીં તે અંતમાંથી પસાર થયું છે તેથી ત્યાં વધુ સંભાવના છે કે આગામી એક એરે એન્ડ ફાયર એરે માટે મૂકી શકે છે તેથી આપણે એ શોધી કાઢવું પડશે કે ગ્રેટીંગ લોબ્સને ટાળવા માટે આપણે શું કરી શકીએ આપણે જાણીએ છીએ કે એરે ફેક્ટર એ એક પીરીયોડીક ફંક્શનperiodic functionસામયિક કાર્ય છે આપણે કહ્યું છે કે એરે ફેક્ટર એ પીરિયડ 2Π સાથે પીરીયોડીક હોય છે તેથી આપણે કહી શકીએ કે u0 2Π k0d હોવું જોઈએ આનો અર્થ શું આ મારું u0 છે અને 2Π અહી જશે તેથી આ k0d થી વધુ હોવુ જોઈએ એનો અર્થ એ કે k0d કરતા ઓછું હોવું તે એક શરત છે તેથી ગ્રેટીંગ લોબને ટાળવા માટે મારે આની જરૂર છે તેથી એન્ડ ફાયર માટે આપણે જોયું છે કે u0 કેટલું છે તો u0 એ k0d છે તેથી તેનો અર્થ એ કે અહીં તે મૂકતા k0d 2Π k0d થશે હવે તે ઉકેલતા તે d૦2 થવું જોઈએ તેથી એન્ડ ફાયર એરે માટે d એ ૦2 કરતા વધુ ન હોવા જોઈએ તેથી ગ્રેટીંગ લોબને ટાળવા માટે u હંમેશા ઓપરેટિંગ તરંગલંબાઇના અડધા કરતા ઓછું હોવુ જોઈએ તેથી તેનો અર્થ એ કે એન્ડ ફાયર એરેની લંબાઈ સામાન્ય રીતે બ્રોડસાઇડ એરેની લંબાઈ કરતા ઓછી હોય છે કારણ કે બ્રોડસાઇડ એરેમા ગ્રેટીંગ લોબ ટાળવા માટે તમે d સુધી જઈ શકો છો સામાન્ય રીતે આપણે d કરતા થોડું ઓછું લઈએ છીએ પરંતુ અહીં dનો અર્થ λ૦નુ અડધું છે અને તેથી આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુ કેવી દેખાય છે એન્ડ ફાયર એરે માટે એરે પેટર્ન આના જેવી દેખાય છે આ સાઇડ લોબ્સ છે તેથી તમે જોશો કે X અક્ષ એ એરે અક્ષ છે અને મુખ્ય બીમ એરેની દિશામાં છે તે એરે અક્ષની રીવોલ્યુશનની આકૃતિ છે અને હવે આપણે આના અન્ય પરિમાણો શોધવાની જરૂર છે હવે એન્ડ ફાયર એરેનો એરે ફેક્ટર શું છે તે FI૦sin N12K૦d sin K૦d2 છે તેથી આ એરે ફેક્ટર છે તેથી મેઈન લોબ ક્યાં છે આપણે પહેલેથી જ જોયું છે કે મેઈન લોબ મહત્તમ ક્યાં થાય છે હવે મેઈન લોબ નલnullશૂન્યતા ક્યાં થાય છે તેથી મેઈન લોબ નલ દેખીતી રીતે જ્યારે આ વસ્તુ ±π થાય એટલે કે N12K૦d±π થાય બીજા લોબ તમે શોધી શકો છો પરંતુ મેઈન લોબ આ છે હવે મોટા N માટે cos 1નું મૂલ્ય કેટલું છે અહી આપણે k0નુ મુલ્ય 2π૦ મુકીએ છીએ તેથી cos 1૦N1d થશે હવે તમે મોટા N માટે જોશો કે આ જમણી બાજુએ નાની સંખ્યા છે તેથી તેનો અર્થ છે કે cos નુ મૂલ્ય 1 વત્તા અથવા ઓછા કંઈક છે તેથી આપણે એમ કહી શકીએ કે નુ મૂલ્ય 0 ની નજીક છે અને તેનું મૂલ્ય શુ છે આપણે કહી શકીએ કે નલ પર નુ મુલ્ય ±ΔΨ થશે કેમ કે તે ખૂબ જ નાનું મૂલ્ય છે તેથી હવે તે મૂલ્ય શું છે તે આપણે ઉકેલવું પડશે હવે આ ΔΨનું મૂલ્ય શું છે તેથી હું આ મેઈન બીમ દોરું છુ તેથી આપણે જોયું છે કે Ψ૦ ટોચ બને છે અને આ ΔΨ પર છે આ ΔΨ પર છે હવે નાના ΔΨ માટે આપણે cos ΔΨ લખી શકીએ છીએ જે શ્રેણી વિસ્તરણ દ્વારા અંદાજીત રીતે cos ΔΨ1 ΔΨ22 લખી શકાય છે cosx1 x22 છે તેથી આપણે કહી શકીએ કે ΔΨ22૦N1d છે કારણ કે પહેલાથી જ આપણે આ cos ΔΨ 1૦N1d મેળવ્યું છે તેથી તે બંનેને સરખાવતા આપણને આ મળે છે તેથી ΔΨ શું છે તોΔΨ2૦N1d છે તેથી આપણી બીમવિડ્થbeamwidthબીમની પહોળાઈ શું છે જો આપણે અહી જોઈએ તો નલથી નલ બીમવિડ્થ 2ΔΨ22૦N1d છે હવે N1d એ બીજું કઈ નહિ પરંતુ એરેની લંબાઈ છે તેથી તમે તેને 22૦L તરીકે લખી શકો છો L એ બીજું કઈ નહિ પરંતુ એન્ડ ફાયર એરેની એરે લંબાઈ છે તેથી તમે જોયું કે એન્ડ ફાયર એરેની બીમવિડ્થ એ એરે લંબાઈ અથવા વિદ્યુતીય એરે લંબાઈ અથવા તરંગલંબાઈમાં માપેલા એરે લંબાઈના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે હવે આ બ્રોડસાઇડ માટે હતું અને આ વ્યસ્ત પ્રમાણ હતું એટલે કે આ લંબાઈના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે તેથી તેનો અર્થ એ કે બીમ એટલો સાંકડો નથી જેટલો બ્રોડસાઇડ માટેના કિસ્સામાં હતો તેથી અહીં એન્ડ ફાયર તેટલું સાંકડું નથી પરંતુ મુદ્દો એ છે કે આ બે પ્લેનમાં સાંકડું થાય છે E પ્લેન અને H પ્લેનમાં પેટર્નને સાંકડી કરીને મોટી બીમવિડ્થને સરભર કરવામા આવે છે તેથી અહીં તમે કહી શકો છો કે ધારો કે આ ડાયપોલ પેટર્ન છે અને અહીં આ વધુ સાંકડી નથી આ એરે પેટર્ન છે અને આ ડાયપોલ પેટર્ન છે તેથી પેટર્ન ગુણાકાર આપશે કે મારી પાસે આના જેવી પરિણામી પેટર્ન હશે તેથી અહીં બંને E પ્લેન અને H પ્લેનની એરે પેટર્ન એ એરે પેટર્ન દ્વારા સંચાલિત થાય છે અને જો N મોટુ હોય હાફ વેવ ડાયપોલની એલીમેન્ટ પેટર્નની અહીં થોડી અસર છે તેથી મુખ્યત્વે એન્ડ ફાયર એરે માટે પરિણામી પેટર્ન બંને એન્ડ ફાયર વસ્તુઓ દ્વારા સંચાલિત થાય છે હવે આપણે ડાયરેક્ટિવિટી પર આવી શકીએ છીએ હવે ચાલો ડિરેક્ટિવિટીનો અંદાજ કાઢીએ તેથી ડાયરેકટીવીટી માટે આપણે એરે ફેક્ટર લઈએ છીએ તે FI૦2N1 છે કારણકે ત્યાં આપણે 3dB વસ્તુઓ લઈએ છીએ હવે આપણે અહીં અગાઉ લખાયેલ એરે ફેક્ટરમાંથી cosΨના અડધા મૂકી શકીએ છીએ કારણ કે હાફ પાવર બીમવિડ્થ પર ખૂણો ધારો કે 12 છે અને પહેલા આપણે નલથી નલ માટે ΔΨ લીધું હતું હવે તે 12 છે તેથી અહીં કેટલાક અંદાજો લેવામાં આવશે એક પહેલેથી જ આ લીધું છે કારણ કે નલથી નલ માટે ΔΨ નાનું હતું તેથી ΔΨ2 પણ નાના હશે તેથી cosΔ12 1≈ 1222 તરીકે લખી શકીએ છીએ આ અંશના sin ફંક્શનને અંદાજિત કરી શકાય છે અને શ્રેણી વિસ્તરણમાં વિસ્તૃત થઈ શકે છે આપણે ફક્ત બે પદો લઈએ છીએ તો sinx શું છે sinx એ x x36 છે અને છેદમાં આપણી પાસે sin K૦d2 છે હવે 1 એ નાનું છે અને તેના ગુણ્યા આ છે એટલે આખી વસ્તુ નાની છે અહી N1 છે એટલે આખી વસ્તુ નાની નથી અને તેથી આપણે ખરેખર અહી વિસ્તૃત કરી રહ્યા છીએ આપણે સીધા લખી શકીએ છીએ કે છેદ K૦d21222 K૦d1224 હશે તેથી જો તમે તે મુકો તો ત્યાં થોડું મેનીપ્યુલેશન થશે અને ત્યાં ક્વોડરેટીક સુત્ર પણ આવશે અને ક્વોડરેટીક ક્યુબીક સૂત્ર નહિ આવે તેથી છેવટે આપણે મેળવીએ છીએ કે 121 63૦πdN112 તેથી આ 12 હશે હવે આપણે જાણીએ છીએ કે ક્યાં બિંદુ પર હાફ પાવર વસ્તુઓ આવે છે તેથી એન્ડ ફાયર એરેના મુખ્ય બીમ દ્વારા બનેલ નક્કર કોણ હું લખી શકું કે તે Ω હશે અને તે શું છે તે Ω૦2π૦12sin dθ dϕ હશે કૃપા કરીને યાદ રાખો કે આ લીમીટlimitસીમા ઋણ નથી કારણકે એન્ડ ફાયરની પેટર્ન જુઓ તેથી આપણી પાસે ફક્ત આ છે ધારો કે અહી ક્યાંક 12થી ૦ હશે કારણ કે અન્ય અડધા વિઝીબલ સ્પેસમાં e પ્રાઈમ માટે નથી તેથી જો તમે આ કરો છો તે સરળ છે કારણ કે તમારી પાસે હવે આ વસ્તુ માટે સૂત્ર છે તેથી તે તમે જાણો છો તે આ સૂત્ર હશે તેથી તે લગભગ 2π 1222 હશે તેથી તે Δ12 2 છે અને તે મુખ્ય બીમ દ્વારા બનેલ નક્કર કોણ છે તેથી આપણે જાણીએ છીએ કે ડાયરેક્ટિવિટી શું છે આઇસોટ્રોપિક રેડિએટર્સ માટે નક્કર કોણ 4Π છે તેથી D4π છે તેથી તે 4 73N1d૦ છે અને તે એન્ડ ફાયર એરેની ડાયરેકટીવીટી છે તેથી લોકોએ આને કોષ્ટકબદ્ધ કર્યુ છે અને ધારો કે હું N1 સંખ્યાના એલીમેન્ટ લઈશ તમારી પાસે d૦ છે અને ડાયરેક્ટિવિટીનું ચોક્કસ મૂલ્ય શું છે સામાન્ય રીતે ચાલો આપણે 6૦ લઈએ દેખીતી રીતે લોબને આવતા ટાળવા માટે આ 0 5 કરતા ઓછું હોવું જોઈએ તો ચાલો 0 4 લઈએ તેથી આ મૂલ્ય 11 35 થાય છે જો હું તેને 12 લઉં આ સમાન 0 4 લઉં તો આ 22 જો હું તેને 6 લઉં પણ તેને ઓછું લઉં એટલે કે ૦ 3 લઉં તો આ 8 51 બને છે જો હું તેને 12 0 3 બનાવું તો આ મૂલ્ય 17 03 થશે તેથી તમે જુઓ છો કે આ લાક્ષણિક મૂલ્યો છે કેટલાક દાખલા મેં લીધા છે મુદ્દો એ છે કે આ કોષ્ટક એ ડિઝાઇનરની સમસ્યાને અદ્રશ્ય કરે છે કે વધુ ડાયરેક્ટિવિટી મેળવવા માટે આપણે અહીંથી જોશું કે જો મારે વધુ ડાયરેક્ટિવિટી લેવી હોય તો મારે d વધારવાની જરૂર છે પરંતુ અનંતપણે હું તે કરી શકતો નથી કારણકે અંત 0 5 કરતા ઓછો છે તેથી તેનો અર્થ એ કે વધુ લાભ મેળવવા માટે તમે આ કરી શકતા નથી પરંતુ લોકોએ જે શોધી કાઢ્યું છે તે ખરેખર એક ક્લાસિકલ ઉદાહરણ છે તે વુડવર્ડ હેન્સન વસ્તુ છે કે તમે મેઈન બીમ અહી મુકો નહી તમે ખરેખર આ મેઈન બીમ અદ્રશ્ય જગ્યા પર લાવવાનો પ્રયત્ન કરો અને તે દ્વારા તમે મેઈન બીમ ગુમાવી રહ્યા છો આનો અર્થ એ છે કે તમે આ ઉર્જા ગુમાવી રહ્યાં છો અને કુલ ઉર્જા પણ ગુમાવી રહ્યા છો તેથી તમે નુકસાન મેળવી રહ્યા છો અને કુલ વિકિરણ પાવર પણ ઓછો થાય છે તો ખરેખર ડાયરેક્ટિવિટી એટલે શું ડિરેક્ટિવિટી એ મહત્તમ રેડીયેશનradiationવિકિરણની તીવ્રતા અને કુલ રેડિયેટ પાવરનો ભાગાકાર છે તેથી જો તમે મેઈન બીમને અહી ધકેલો છો તો વિકિરણ પાવર પણ ઓછો થશે અને તમે જાણો છો કે તમે ડાયરેકટીવીટી વધારી શકો છો તેથી તેને વુડવર્ડ હેન્સન તકનીક કહેવામાં આવે છે પરંતુ તે એક આધુનિક તકનીક છે તેથી આ એન્ડ ફાયર એરે માટે આગળ વધવાનો એક માર્ગ છે તેથી આપણે એરેની રચના કેવી રીતે કરવી તમારી પાસે બ્રોડસાઇડ એરે અથવા તો એન્ડફાયર એરે વગેરે હોઈ શકે છે અને ડાયરેક્ટિવિટી શું છે તે તમે જોયું છે તેથી ડાયરેકટીવીટીમાંથી તમે જરૂરી d શુ છે તે શોધી શકો છો જે તમારે કરવાની જરૂર છે આગળ આપણે કેટલાક અન્ય એરે કે જે ઉપયોગી છે કેટલાક અન્ય ખૂબ સરળ પ્રકારનાં એરે જે કેટલાક ખાસ એપ્લિકેશનમાં ઉપયોગી છે તે જોશું અને તે સાથે આપણે આ એરે એન્ટેના લેકચરને સમાપ્ત કરીએ છીએ